નમસ્કાર છેલ્લા વર્ગમાં આપણે ટ્રાન્સફોર્મર પોલારિટી વિશે ચર્ચા કરી હતી આજે આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું તો ચાલો આપણે ટ્રાન્સફોર્મર પોલારિટી જોઈએ જેની ચર્ચા આપણે છેલ્લા વર્ગમાં કરી હતી આપણે ચર્ચા કરીશું કે ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજ ની પોલારિટી અને કરંટ ની દિશા મેળવવી મહત્વપૂર્ણ છે હવે વોલ્ટેજની પોલારિટી કે જે ટ્રાન્સફોર્મરની પ્રાયમરી અને સેકન્ડરી બાજુએ છે અને કરંટની દિશા જે ફરીથી પ્રાયમરી કરંટ I1અને સેકન્ડરી કરંટ I2છે આમ જો કરંટ ની દિશાની પોલારિટી માં બદલાવ આવે તો ટ્રાન્સફોર્મર રેશિયો જે n છે તેને n દ્વારા બદલવાની જરૂર પડી શકે છે તે n છે અથવા n તે આપણે કેવી રીતે નક્કી કરીશું તેના માટે આપણે આ 2 સરળ નિયમોનું પાલન કરીશું જો V1અને V2ડોટેડ ટર્મિનલ્સ પર બંને પોઝિટિવ અથવા બંને નેગેટિવ હોય તો ટ્રાન્સફોર્મર વોલ્ટેજ સમીકરણમાં n નો ઉપયોગ કરો નહિંતર n નો ઉપયોગ કરો જો I1 અને I2 ડોટેડ ટર્મિનલ્સ માં બંને દાખલ થતા હોય અથવા બંને બહાર નીકળતા હોય તો ટ્રાન્સફોર્મર કરંટ સમીકરણમાં n નો ઉપયોગ કરો નહિંતર n નો ઉપયોગ કરો તેથી આ 2 નિયમોનો ઉપયોગ કરીને આપણે 4 સંભવિત કોમ્બિનેશન મેળવી શકીએ છીએ તેથી આપણે છેલ્લા વર્ગ માં ચર્ચા કરી કે આ 4 કોમ્બિનેશન હશે જ્યારે વોલ્ટેજ પોલારિટી સમાન હોય છે ત્યારે V2V1N2N1n અહીં I2I1N1N2 છે કારણ કે 1 ડોટેડ ટર્મિનલની અંદર જઈ રહ્યો છે અન્ય ડોટેડ ટર્મિનલ માંથી બહાર આવી રહ્યો છે બીજા કિસ્સામાં ટ્રાન્સફોર્મર વોલ્ટેજ પોલારિટી સમાન છે તેથી જ V2V1N2N1 કરંટની દિશા એ બદલાવ છે તેથી જ I2I1 N1N2 અહીં ત્રીજી ફિગર માં તમે વોલ્ટેજના બદલવાની પોલારિટી જુઓ તેથી જ V2V1 N2N1 અને કરંટ I2I1N1N2હશે કેમ કે આ ફિગર બતાવ્યા પ્રમાણે 1 ડોટેડ ટર્મિનલની અંદર જાય છે અને અન્ય ડોટેડ ટર્મિનલની બહાર આવી રહ્યું છે હવે ચોથા કિસ્સામાં તમે વોલ્ટેજ બદલવાની પોલારિટી જોશો તેથી જ તે V2V1 N2N1બનશે કરંટ પણ બદલાયો છે કારણ કે આ પોઇંટ પર 1 ડોટેડ ટર્મિનલની અંદર જાય છે તે પણ ડોટેડ ટર્મિનલની અંદર જાય છે તેથી I2I1 N1N2 આમ આપણે છેલ્લા વર્ગમાં આ અંગે ચર્ચા કરી હતી હવે આપણે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટ ટ્રાન્સફોર્મેશન સમીકરણ નો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મરના અન્ય આસ્પેક્ટ જોઈએ હવે આપણે વોલ્ટેજ જે પ્રાયમરી સાઇડ છે તેને સેકન્ડરી સાઇડ વોલ્ટેજ ના રૂપમા અને અને સેકન્ડરી કરંટ ના રૂપમા પ્રાયમરી કરંટને અથવા તેનાથી વિપરીત રીતે રજૂ કરી શકીએ છીએ તેથી આપણે શું કહી શકીએ આપણે કહી શકીએ કે V1V2n અથવા V2nV1 I1nI2અથવા I2I1n ચાલો હવે ટ્રાન્સફોર્મરના પ્રાયમરી વાઇન્ડીંગ માં કોમ્પ્લેક્સ પાવર ને જોઈએ તેથી કોમ્પ્લેક્સ પાવર શું હશે કોમ્પ્લેક્સ પાવર હશે S1V1I1V2nnI2V2I2S2 તેથી તમે કહી શકો છો કે પ્રાયમરી દ્વારા પૂરી પાડવામાં આવેલ કોમ્પ્લેક્સ પાવરને કોઈપણ નુકસાન વિના સેકન્ડરી વાઇન્ડીંગ માં પહોંચાડાય છે કારણ કે આપણે ટ્રાન્સફોર્મરને લોસલેસ સાધન અને આદર્શ તરીકે માન્યું છે તેથી ટ્રાન્સફોર્મર કોઈ પાવરને શોષી લેશે નહીં હવે આ કોઈપણ રીતે અપેક્ષિત છે કારણ કે આદર્શ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં તમે ટ્રાન્સફોર્મરne લોસલેસ સાધન તરીકે લેશો હવે ઇનપુટ ઇમ્પિડન્સ માટે જો તમે તે ઇનપુટ ઇમ્પિડન્સ જોશો જો તમે પ્રાયમરી બાજુથી જોશો તો તે છે ZinV1I11n2V2I2 હવે જો તમે સેકન્ડરી બાજુ લોડ ને કનેક્ટ કરો તેથી જો તમે સેકન્ડરી બાજુ લોડ ને કનેક્ટ કરો તો તેને ZLકહો તેથી તે કિસ્સામાં શું થશે જયારે તમારી પાસે V2I2ZLહોય તો તે કિસ્સામાં તમે કહી શકો છો Zin1n2ZL2 તેથી મૂળભૂત રીતે ઇનપુટ ઇમ્પિડન્સને રિફ્લેક્ટેડ ઇમ્પિડન્સ પણ કહેવામાં આવે છે કારણ કે એવું લાગે છે કે જાણે લોડ ઇમ્પિડન્સ પ્રાયમરી બાજુ રિફ્લેક્ટ થાય છે અથવા સંદર્ભમાં છે કેટલીકવાર તમે જોશો કે તે લિટરેચર મા ઇમ્પિડન્સ તરીકે પ્રાયમરી બાજુ પર રિફ્લેક્ટેડ થાય છે તેવુ લખેલુ છે અને ક્યાંક તમે જોશો કે તે પ્રાયમરી બાજુનના સંદર્ભમાં લોડ ઇમ્પિડન્સ તરીકે લખાયેલું છે તેથી બંને સાચા છે તે કિસ્સામાં તમે લોડ ઇમ્પિડન્સ જેમ કે તે પ્રાયમરી બાજુએ જોડાયેલ છે તેમ રૂપાંતરિત કરીને લો છો આપેલ ઇમ્પિડન્સને બીજા ઇમ્પિડન્સ માં રૂપાંતરિત કરવાની ટ્રાન્સફોર્મરની આ ક્ષમતા આપણને ઇમ્પિડન્સ મેચિંગ નુ માધ્યમ પ્રદાન કરશે જે મહત્તમ પાવર ટ્રાન્સફર ની ખાતરી કરશે હવે આપણે આ કોન્સેપ્ટ જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે તેને સમજવા માટે આદર્શ ટ્રાન્સફોર્મરને લગતા કેટલાક ઉદાહરણ લઈએ હવે જો કોઈ આદર્શ ટ્રાન્સફોર્મરને 2400120 V 9 6 kVA તરીકે રેટ કરવામાં આવે અને તેમાં સેકન્ડરી બાજુએ 50 ટર્ન હોય તો આપણે પ્રાયમરી બાજુ પર ટર્ન રેશિયો અને ટર્નની સંખ્યાની અને પ્રાયમરી અને સેકન્ડરી વાઇન્ડીંગ માટે કરંટ રેટિંગ ની ગણતરી કરવાની જરૂર છે હવે V12400VV2120Vછે તેનો અર્થ એ છે કે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વિશે વાત કરી રહ્યા છીએ તો તમને ટર્ન રેશિયો આ પ્રમાણે મળે છે nV2V112024000 05 હવે આના આધારે તમે પ્રાયમરી બાજુ પર ટર્નની સંખ્યાનનુ મુલ્ય શોધી શકો છો કારણ કે nN2N1 અને N250 આમ N1500 051000 ટર્ન્સ હવે આપણે kVA રેટિંગ્સ જાણીએ છીએ તેથી તે ટ્રાન્સફોર્મર નું રેટિંગ છે SV1I1V2I29 6kVA તેથી I19600V1960024004A કરંટ I2 I29600V2960012080A દ્વારા આપવામાં આવે છે હવે ધારો કે જો આદર્શ ટ્રાન્સફોર્મરમાં નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ છે તો આપણે કરંટ સોર્સ I1 અને આઉટપુટ વોલ્ટેજ V0 અને સોર્સ દ્વારા પૂરો પાડવામાં આવેલ કોમ્પ્લેક્સ પાવર ની ગણતરી કરવાની જરૂર છે તેથી આ કિસ્સામાં તમે જોશો કે 20 ઓહ્મ એ લોડ ઇમ્પિડન્સ છે તેથી સરળ બનાવવા માટે આપણે પહેલાં તે લોડ ઇમ્પિડન્સ તે પ્રાયમરી બાજુ રિફ્લેક્ટેડ થાય તે રીતે રૂપાંતરિત કરવું પડશે તેથી આપણે તે કેવી રીતે કરીશું માની લો ZR એ રિફ્લેક્ટેડ ઇમ્પિડન્સ છે તમે લખી શકો છો ZR20n22045 હવે જ્યારે તમે આને પ્રાયમરી બાજુ પર રિફ્લેક્ટ કરો છો ત્યારે સર્કિટનો કુલ ઇમ્પિડન્સ બનશે Zin4 j6ZR9 j610 69 તેથી I1120∠0Zin120∠010 6911 69A બંને I1 અને I2 ડોટેડ ટર્મિનલ્સ ને છોડતા હોવાથી I2 1nI1 5 69A V020I2110 69A તેથી આ રીતે આપણે જે I2ના કિસ્સામાં જ્યારે માઇનસ n હાજર હતો જે જોયું તેના કરતાં તમને એંગલ નું મૂલ્ય અલગ મળ્યું છે હવે આગળ કેટલો કોમ્પ્લેક્સ પાવર પુરો પાડવામાં આવે છે તે જોવાનું છે તેથી આપણે સોર્સ વોલ્ટેજ જાણીએ છીએ અને આપણે કરંટ I1ની ગણતરી કરેલી છે તેથી કોમ્પ્લેક્સ પાવર શોધવા માટે I1ના કોન્જ્યુગેટ લઈશું જેમ કે SVSI1120∠011 691330 69VA હવે ચાલો બીજો ટોપિક શરૂ કરીએ જે 3 ફેઝ સર્કિટ છે તેથી આજ સુધી આપણે આપણા અભ્યાસક્રમમાં જે ચર્ચા કરી છે તે મૂળભૂત રીતે સિંગલ ફેઝ સર્કિટથી સંબંધિત હતુ તેથી સિંગલ ફેઝ ના કિસ્સામાં પાવર સિસ્ટમ મા 1 જનરેટર નો સમાવેશ થાય છે જે વાયરની જોડ દ્વારા જોડાયેલ છે અથવા આપણે તેને ટ્રાન્સમિશન લાઇન તરીકે ઓળખીએ છીએ અને આ લાઇન લોડ સાથે જોડાયેલ છે તેથી તેનો અર્થ એ છે કે જો તમે આ વિશિષ્ટ આકૃતિ જુઓ તો આ એક સિંગલ ફેઝ AC પાવર સિસ્ટમ છે જ્યાં તમારી પાસે વાયરની જોડની સહાયથી લોડ સાથે વોલ્ટેજ સોર્સ જોડાયેલ છે તેથી આપણે તેમને ટ્રાન્સમિશન લાઇન તરીકે લઈશું હવે Vpએ બીજું કઈ નથી પરંતુ સોર્સ વોલ્ટેજનુ RMS મેગ્નિટ્યુડ છે અને ∅ ફેઝ એંગલ છે અને ZL લોડ ઇમ્પિડન્સ છે હવે ત્યાં સર્કિટ્સ અથવા સિસ્ટમ છે જેમાં AC સોર્સ સમાન ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે પરંતુ ત્યાં વિવિધ ફેઝ હોઈ શકે છે તેથી આપણે તેને પોલીફેઝ સર્કિટ તરીકે ઓળખી શકીએ છીએ તેથી જો તમે નીચેની ફિગર જોશો તો તમને ડાબી બાજુ પર 3 ટ્રાન્સમિશન લાઈનની સહાયથી 2 વોલ્ટેજ સોર્સ લોડ સાથે જોડાયેલા છે અને લોડ ZL1તથા ZL2 જોડાયેલ છે તેથી જો તમે આ 2 સોર્સ જુઓ જ્યાં 1 Vp∠0 છે અને અન્ય Vp∠ 90 છે તેથી બંને સમાન ફ્રીક્વન્સી પર કાર્યરત છે અને વોલ્ટેજ મેગ્નિટ્યુડનું RMS મૂલ્ય પણ સમાન છે પરંતુ એંગલ અલગ છે તેથી આ મૂળરૂપે આપણી 2 ફેઝ 3 વાયર સિસ્ટમ છે જ્યાં આપણે જોઈએ છીએ કે ફેઝ 2 ક્વોન્ટીટી માં છે તેથી આ સર્કિટ સાથે 2 જુદા જુદા ફેઝ જોડાયેલા છે અને આ ફિગરમાં જે જમણી બાજુ છે તમે જોશો કે ત્યાં 4 વાયર છે તેથી આપણે તેમને ABC અને n કહીએ છીએ તેથી આ આપણે આને A ફેઝ B ફેઝ અને C ફેઝ અને પછી ન્યુટ્રલ વાયર કહી શકીએ છીએ હવે આ 4 વાયર 3 વોલ્ટેજ સોર્સને 3 લોડ સાથે જોડે છે તેથી લોડ ZL1 ZL2 અને ZL3છે વોલ્ટેજ સોર્સ માં સમાન ફ્રીક્વન્સી અને સમાન RMS વોલ્ટેજ છે પરંતુ ફેઝના મૂલ્યો જુદા છે તેથી આ કિસ્સામાં તમે જોશો કે ફેઝ B ના કિસ્સામાં મૂલ્ય 0 ડિગ્રી છે તમારી પાસે ફેઝ નું મૂલ્ય માઇનસ 120 ડિગ્રી હશે અને C માં તમારી પાસે પ્લસ 120 ડિગ્રી ફેઝ મૂલ્ય હશે અને તમે કહી શકો છો કે ફેઝ નું મૂલ્ય માઇનસ 240 ડિગ્રી છે તેથી મૂળભૂત રીતે તમે અહીં જોશો કે 3 સોર્સ પાસે 3 જુદા જુદા ફેઝના મૂલ્ય છે તેથી સર્કિટના આ ચોક્કસ સમૂહને 3 ફેઝ અને 4 વાયર સિસ્ટમ કહેવામાં આવે છે કારણ કે આપણી પાસે 3 ફેઝ આઉટપુટ છે અને લોડને કનેક્ટ કરવા માટે 4 ટ્રાન્સમિશન લાઇન આવશ્યક છે આ કિસ્સાઓમાં તમે જોશો કે લોડ સાથે જોડાવા માટે કોર 1 કરતા વધારે છે અને વાયરની સંખ્યા પણ 2 કરતા વધારે છે હવે સિંગલ ફેઝ સિસ્ટમ થી અલગ 2 ફેઝ સિસ્ટમ જે આપણે પહેલાની સ્લાઈડની ડાબી બાજુ જોયેલી તે જનરેટર દ્વારા ઉત્ત્પન થાય છે જેમાં 2 કોઇલ હોય છે જે એકબીજાને કાટખૂણે હોય છે કોઇલ જનરેટરમાં ગોઠવવામાં આવશે અને 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે તેઓ એકબીજા સાથે કાટખૂણે હશે જેથી 1 કોઇલ દ્વારા ઉત્પન્ન થયેલ વોલ્ટેજ બીજી કોઇલથી 90 ડિગ્રી પાછળ હશે 3 ફેઝ સિસ્ટમ ના કિસ્સામાં તે જ રીતે જનરેટરમાં 3 કોઇલ હશે તેથી તમે કહી શકો છો કે ત્યાં 3 જુદા જુદા સોર્સ હશે જે સમાન એમ્પ્લિટ્યૂડ અને ફ્રિકવન્સી ધરાવતા હોય છે પરંતુ તે 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે હવે કારણ કે 3 ફેઝની સિસ્ટમ સૌથી પ્રચલિત છે અને સૌથી વધુ સસ્તી પોલીફેઝ સિસ્ટમ છે તેથી તમે સામાન્ય પાવર સિસ્ટમ નેટવર્કમાં જોશો મોટાભાગના સમયમાં 3 ફેઝ સિસ્ટમ દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે આપણી ચર્ચામાં આપણે 3 ફેઝ સિસ્ટમ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું હવે 3 ફેઝ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ આપણે આપણા મકાનોમાં અથવા આપણી ઔદ્યોગિક સંસ્થાઓ માં જે ઇલેક્ટ્રિક પાવર મેળવીએ છીએ તે મુખ્યત્વે 3 ફેઝ પાવર છે ઘરમાં તમારી પાસે આ 3 ફેઝ પાવર નું સિંગલ ફેઝ આઉટપુટ હશે પરંતુ ઔદ્યોગિક સ્થાપનામાં તમે સીધા જ જોશો કે મોટા લોડને ચલાવવા માટે 3 ફેઝ પાવર સપ્લાય આપવામાં આવે છે અને આ બધા જ 50 ડિગ્રી અથવા 50 હર્ટ્ઝ અથવા 60 હર્ટ્ઝ પર ઓપરેટ થશે હવે 3 ફેઝ સિસ્ટમ માં ઈન્સ્ટનટેનીયશ પાવર એ કોન્સ્ટન્ટ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે વોલ્ટેજને પાવર આપો છો અથવા જનરેટર માંથી પાવર ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે પાવર p નું મૂલ્ય જે સરેરાશ પાવર છે તે હંમેશા કોન્સ્ટન્ટ રહેશે આ વિશેષ ઘટનાની પછી આપણા અભ્યાસક્રમમાં ચર્ચા કરીશું કે આપણે કેવી રીતે કહી શકીએ કે 3 ફેઝ સિસ્ટમ માંથી ઉત્પન્ન થતો પાવર કોન્સ્ટન્ટ છે હવે સિંગલ ફેઝ સિસ્ટમ કરતા 3 ફેઝ સિસ્ટમ વધુ સસ્તી છે કારણ કે 3 ફેઝ સિસ્ટમ માટે જરૂરી વાયરની માત્રા સમાન 3 સિંગલ ફેઝ સિસ્ટમ માટે જરૂરી વાયરની માત્રા કરતાં ઓછી છે ચાલો જોઈએ કે આપણે કેવી રીતે બેલેન્સ 3 ફેઝ વોલ્ટેજને જનરેટ કરીએ છીએ જો તમે જનરેટરનો ક્રોસ સેક્શન જોશો તો તમે જોઈ શકો કે 3 ફેઝ પાવર કેવી રીતે મેળવીએ છીએ જનરેટરના સ્ટેટર બાજુ વાઈન્ડીંગ ના 3 સેટ ગોઠવવામાં આવ્યા છે મૂળભૂત રીતે તમારી પાસે કોઇલના 3 સેટ હશે જે 120 ડિગ્રી ના અંતરે છે અને જ્યારે જનરેટરમાં ફરતું મેગ્નેટ કોઇલને કાપશે ત્યારે તમને આ કોઇલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ મળશે સામાન્ય રીતે આ ફરતું મેગ્નેટ કાં તો પરમેનેન્ટ મેગ્નેટ હોય અથવા તમે કોઇલને એવી રીતે ગોઠવો કે તમને જનરેટરમાં રોટેટીંગ મેગ્નેટ મળે આ બધા 3 વાઈન્ડીંગ 120 ડિગ્રી ના અંતરે હોવાથી તમને આઉટપુટમાં 3 ફેઝ પાવર મળશે હવે આ અલગ વાઈન્ડીંગ અથવા કોઇલ જે તમે આકૃતિ માં a a' b b'અને c c' તરીકે જુઓ છો મૂળભૂત રીતે આપણે કોઇલને એવી રીતે ગોઠવીએ કે તે 1 ચોક્કસ ફેઝ માટે ગોઠવણીનો 1 સેટ પૂર્ણ કરે છે તે સ્ટેટર ની આજુબાજુ ફિઝિકલી 120 ડિગ્રીના અંતરે છે તેથી જો તમે A અને B જુઓ તો તેમાં ફિઝિકલી 120 ડિગ્રી એંગલ નો તફાવત હશે એ જ રીતે B અને C વચ્ચે અને A અને C વચ્ચે પણ 120 ડિગ્રી હશે તેથી તમારુ વાઈન્ડીંગ હવે ફિઝિકલી 120 ડિગ્રી ના અંતરે છે ચાલો પહેલા a a'લઈએ જે કોઇલના 1 છેડા માટે છે તેથી આપણે શુ જોઇ શકીએ છીએ આપણે વીટાળેલુ છે જે મેં બતાવેલુ છે કે જે આપણને એવી રીતે મળ્યુ કે કોઇલ અંદર તરફ જાય છે અને પછી બહાર આવે છે અને અંદર જાય છે તમે વોલ્ટેજ આઉટપુટના આધારે અનેક સંખ્યામાં ટર્ન લઈ શકો છો જે તમે જનરેટર માંથી ઇચ્છો છો હવે આપણે જોયું કે જ્યારે તમે રોટર ફેરવશો ત્યારે મેગ્નેટિક ફિલ્ડ આ કોઈલમાંથી ફ્લક્સ ને કાપે છે અને આ કોઇલમાં વોલ્ટેજ ઉત્પન્ન થશે હવે કોઇલને 120 ડિગ્રી ના અંતરે રાખવામાં આવી હોવાથી કોઇલમાં ઉત્પન્ન થતા વોલ્ટેજનું મેગ્નિટ્યુડ પણ સમાન હશે પરંતુ તે 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે તેથી જ્યારે તમે જોશો કે મેગ્નેટ ફેઝ ને કાપી રહ્યું છે તો કોઈલન જે a a' છે તો આપણે જોઇશુ કે કોઇલ A માં વોલ્ટેજ ઉત્પન્ન થઇ રહ્યો હશે તેથી જ્યારે તમે આ ફિગર જોશો અને જો તમે A થી પ્રારંભ કરો અને પછી તમે B પર જાઓ એટલે કે 120 ડિગ્રી પછી વોલ્ટેજ કોઇલમાં ઉત્પન્ન થવાનું શરૂ કરશે તેથી તમે જોશો કે હવે B કોઇલમાં વોલ્ટેજ બનાવવાનું શરૂ થયું છે એ જ રીતે બીજી 120 ડિગ્રી પછી તમે જોશો કે વોલ્ટેજ હવે C કોઇલમાં ઉત્પન્ન થઈ રહ્યો છે તેથી હવે આ બધા ફેઝ 120 ડિગ્રીથી અલગ છે અને આઉટપુટ જે તમે વ્યક્તિગત કોઇલમાં જુઓ છો તે લગભગ સાઈનુંસોઇડલ છે હવે બંને કોઇલ સિંગલ ફેઝ જનરેટર તરીકે જાતે ગોઠવી શકાય છે 3 ફેઝ જનરેટર એ બંને સિંગલ ફેઝ અને 3 ફેઝ લોડ ને પાવર આપી શકે છે તેથી જો તમે આ ફિગર જુઓ તો આ 3 કોઇલ સ્વતંત્ર કોઇલ છે તેથી તમે તેમને 3 સ્વતંત્ર સોર્સ તરીકે ગણી શકો છો તેથી તમે શું કરી શકો છો તમે તેમને આ રીતે ગોઠવી શકો છો કે એવું લાગે છે કે ત્યાં 3 જુદા જુદા વોલ્ટેજ સોર્સ છે તેથી જો તમે આ ફિગર જોશો તો જનરેટર ને એવી રીતે વાઉન્ડ કરવામાં આવ્યા છે કે તે સ્ટાર કનેક્શન માં જોડાયેલ લાગે તે કિસ્સામાં તમે જોશો કે ફેઝ A ફેઝ B અને ફેઝ C એ 3 સ્વતંત્ર વોલ્ટેજ સોર્સ તરીકે ગણી શકાય અને જો તમારી પાસે જનરેટર માંથી ન્યુટ્રલ બહાર આવે તો તમે 3 ફેઝની ગોઠવણીમાંથી 3 સિંગલ ફેઝ બનાવી શકો છો તેથી ન્યુટ્રલ અને A એક ફેઝ બનાવશે જયારે B અને N ફરીથી બીજો ફેઝ બનાવશે અને C અને N ત્રીજો ફેઝ બનાવશે 3 ફેઝ અને 4 વાયર સિસ્ટમ ના કિસ્સામાં આ સામાન્ય રીતે દેખાય છે હવે જો તમારી પાસે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ છે તો તમે સોર્સને એવી રીતે ગોઠવશો કે તે ડેલ્ટા કનેક્શન ગોઠવણીની જેમ દેખાશે હવે ચાલો સ્ટાર કનેક્ટેડ વોલ્ટેજ ધ્યાનમા લાઇએ જે અત્યારે વાય કનેક્ટેડ વોલ્ટેજ છે તેથી અહીં આપણી પાસે ફેઝ વોલ્ટેજ Van Vbn અને Vcn હશે તેથી આ અનુક્રમે લાઇન abc અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ છે તેથી આપણે જોયું છે એVanબીજુ કંઈ પણ નહી પરંતુ a અને n વચ્ચેનુ છે અને લાઇન Vbn એ b અને n વચ્ચે છે અને Vcn એ c અનેn વચ્ચે છે તેથી હવે આ વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે કારણ કે તમે તેમને ન્યુટ્રલની સંદર્ભેમા લીધા છે તેથી જો વોલ્ટેજ સોર્સ માં સમાન એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી છે અને તે એકબીજા સાથે 120 ડિગ્રીથી આઉટ ઓફ ફેઝ છે તો વોલ્ટેજ સંતુલિત હોવાનું કહેવાય છે તેથી સંતુલિત વોલ્ટેજ આઉટપુટ માટેનો ક્રાઈટેરિયા એ છે કે વોલ્ટેજ એમ્પ્લિટ્યૂડ સમાન હોવું જોઈએ અને ફ્રીક્વન્સી પણ સમાન હોવી જોઈએ તથા તે બધા એકબીજાથી 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોવા જોઈએ તેથી જો તમે આ ફિગર જુઓ તો આપણા બધા વોલ્ટેજ એકબીજાથી 120 ડિગ્રી દૂર છે તેથી હવે જ્યારે તમે આ ગોઠવણી જુઓ તમે સરળતાથી કહી શકો છો કે VanVbnVcn0 VanVbnVcn તેથી જો તમે કોઈપણ પોઈન્ટએ કોઈ પણ વોલ્ટેજ લેશો ચાલો જો તમે આ પોઈન્ટ ને જુઓ તો તમે જોશો કે વોલ્ટેજ નો કુલ સરવાળો 0 હશે તેથી તમે કોઈપણ પોઈન્ટએ જોઈ શકો છો કે તમને વોલ્ટેજનું મૂલ્ય VanVbnVcn0 મળશે અને આ ફરીથી સંતુલિત સિસ્ટમ માટેનો ક્રાઈટેરિયા છે આ ફેઝર સ્વરૂપ માં છે પરંતુ એ મેગ્નિટ્યુડ સ્વરૂપમાં છે કારણ કે આપણને સમાન એમ્પ્લિટ્યૂડ મળે છે VanVbnVcn આપણે હવે કહી શકીએ છીએ કે સંતુલિત ફેઝ વોલ્ટેજ એ મેગ્નિટ્યુડ માં સમાન છે પરંતુ એકબીજા સાથે 120 ડિગ્રીથી આઉટ ઓફ ફેઝ છે તેથી હવે વોલ્ટેજ 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોવાને કારણે આ ફેઝ ની ગોઠવણી માટે 2 સંભવિત કોમ્બિનેશન છે તો આ પ્રકારની 1 વ્યવસ્થા આ સ્લાઇડમાં બતાવવામાં આવી છે જ્યાં Vanએ Vbn કરતાં 120 ડિગ્રી લિડિંગ છે અને Vbn એ ફરીથી Vcn કરતાં 120 ડિગ્રી લિડિંગ છે તો તમે શું લખી શકો છો VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠ 240°Vp∠120° તેથી અહીં Vp એ ફેઝ વોલ્ટેજનું ઇફેક્ટિવ અથવા RMS મૂલ્ય છે હવે અહીં પાવર સિસ્ટમમા સામાન્ય પરંપરા એ છે કે તેમાં RMS મૂલ્ય નો ઉપયોગ થાય છે તેથી આ મોડ્યૂલ માં આપણે પણ વોલ્ટેજ અને કરંટ માટે RMS મૂલ્યોને જ ઉપયોગ માં લઈશું અથવા તો અલગ લઇશુ તો ચર્ચામા કહીશું તેથી આપણે અહીં જે મેળવીએ છીએ તે આપણે abc સિકવન્સ અથવા ફેઝ ગોઠવણીની પોઝિટિવ સિકવન્સ મેળવીએ છીએ તેથી જો તમે અહીં જુઓ તો Va Vb Vc એ એર ગેપ ફ્લક્સ ના રોટેશન ની દિશામાં ગોઠવાયેલ છે તેથી તે રીતે જો તમે મૂળભૂત રીતે જોશો તો રોટર અને સ્ટેટર 1 ફ્લક્સ તૈયાર કરે છે જે આ ફેઝના રોટેશન નું કારણ બને છે તેથી તમે જોશો કે Va Vb Vc ની ગોઠવણ એવી રીતે કરવામાં આવશે કે તેઓ કાઉન્ટર ક્લોક વાઈઝ હોય તેથી આ રીતે તમે કહી શકો છો કે Va Vb Vcની ગોઠવણી ફેઝ ગોઠવણની abc સિકવન્સ તરીકે ઓળખાય છે અથવા તમે તેને ફેઝની પોઝીટીવ સિકવન્સ ગોઠવણી તરીકે પણ ઓળખી શકો છો તેથી આપણે અહીં તે જોયું છે કે Van એ Vbn કરતા લિડ કરે છે જે Vcn કરતા પણ લિડ કરે છે તો આ સિકવન્સમા રોટર ઉત્પન્ન કરશે જ્યારે આપણે આકૃતિ માં જોયું તેમ તે કાઉન્ટરક્લોકવાઇઝ માં ફરે છે હવે આ ફેઝ સિકવન્સને તે ક્રમ તરીકે પણ ગણી શકાય કે જેમાં ફેઝ વોલ્ટેજ સમયના સંદર્ભમાં તેની પીક વેલ્યુ સુધી પહોંચે છે જો abc જેવી વ્યવસ્થા કરવામાં આવે તો આ ફેઝ ગોઠવણીમાં પ્રથમ A તેની પીક વેલ્યુ સુધી પહોંચશે પછી B તેની પીક વેલ્યુ પર પહોંચશે અને પછી C તેની પીક વેલ્યુ સુધી પહોંચશે હવે ત્યાં બીજો ફેઝ કોમ્બિનેશન છે જ્યાં Van એ Vcn કરતા લિડ કરે છે જે તેને Vbn કરતાં લિડ કરશે તેથી તે કિસ્સામાં તમે શું લખી શકો છો તમે લખી શકો છો VanVp∠0° VcnVp∠ 120° VbnVp∠ 240°Vp∠120° તેથી અહીં હવે સિકવન્સ acb છે તમે તેને સામાન્ય રીતે નેગેટિવ સિકવન્સ તરીકે કહો છો તેથી આ કિસ્સામાં Van એ Vcn કરતા લિડ કરે છે અને Vcn એ Vbn કરતા 120 ડિગ્રી લિડ કરે છે હવે તેથી જ્યારે રોટર કલોકવાઈઝ દિશામાં ફરે છે ત્યારે સિકવન્સ ઉત્ત્પન થાય છે તેથી અહીં હવે જો તમે ગણતરી કરો તો VanVbnVcnVp∠0°Vp∠ 120°Vp∠120° Vp1 0 5 j0 866 0 5j0 866 0 તેથી ફેઝ સિકવન્સ એ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જે ક્રમમા ફેઝ ડાયાગ્રામ માં ફેઝર ફિક્સ્ડ પોઇન્ટ માંથી પસાર થાય છે abc ને પોઝિટિવ સિકવન્સ તરીકે ગણવામાં આવે છે અને acb ને નેગેટિવ ફેઝ સિકવન્સ તરીકે માનવામાં આવે છે તેથી અહી આપણી આજની ચર્ચા પુર્ણ કરીએ છીએ આ પછીના સેશન માં પણ આ 3 ફેઝ નેટવર્કથી સંબંધિત આપણી ચર્ચા શરૂ રાખીશું આભાર